છેલ્લા કેટલાક સત્રોમાં અમે પ્રમાણભૂત કિંમત અને વિવિધતા વિશ્લેષણ પર ચર્ચા કરી રહ્યા છીએ તેથી હું આશા રાખું છું કે તમે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગના પગલાઓને યાદ કરશો જ્યાં અમે ધોરણ નક્કી કર્યું છે વાસ્તવિક રેકોર્ડ કરીએ છીએ વિવિધતાની ગણતરી કરીએ છીએ અને પછી વિવિધતાનું વિશ્લેષણ કરીએ છીએ છેલ્લા સત્રમાં આપણે મટિરિયલ કોસ્ટના વિવિધતા વિશે ચર્ચા કરી છે અને સમાન સૂત્રો ખૂબ જ સમાન સૂત્રોનો ઉપયોગ મજૂર અને વેરિયેબલ ઓવરહેડ્સ માટે કરવામાં આવશે અમે તે નિયત ઓવરહેડ વેરિઅન્સ પર ચર્ચા કરી છે જો કે સહેજ અલગ છે જેના પર આપણે આજે સત્રમાં કેસો હલ કરવા જઈ રહ્યા છીએ તેથી ચાલો બ્રહ્મા લિમિટેડ પરના કેસની શરૂઆત કરીએ હું આશા રાખું છું કે તમને પ્રિન્ટઆઉટ મળી ગયું છે તે ખૂબ જ નાનો કિસ્સો છે ખૂબ જ નાની સમસ્યા તેને ધ્યાનથી વાંચો અને અમે નિશ્ચિત ઓવરહેડ વેરિએન્સીસની ગણતરી કરવાનો પ્રયાસ કરીશું તેથી ઉલ્લેખનીય છે કે ફેક્ટરીમાં 10000 યુનિટ્સ એક મહિનામાં બજેટ કરવામાં આવે છે જેમાં બજેટ ફિક્સ ઓવરહેડ્સ 15000 હોય છે જે એકમ દીઠ 1 5 પર આવે છે હવે મહિના દરમિયાન વાસ્તવિક આઉટપુટ 11000 હતું તેનો અર્થ એ કે તે થોડું વધારે 10 નું બજેટ હતું પરંતુ 11 ઉત્પન્ન થાય છે અને વાસ્તવિક નિશ્ચિત ઓવરહેડ્સ જો કે તે જ 15000 છે તેથી આપણે ફિક્સ ઓવરહેડ વેરિએન્સીસની ગણતરી કરવી પડશે હવે સૂત્રો પર એક નજર નાખો અને ચાલો વિચાર કરીએ કે ઉપર કેવી રીતે જવું જોઈએ શું ત્યાં સૌ પ્રથમ કોઈ ઓવરહેડ વેરિઅન્સ છે કારણ કે બજેટ પણ 15000 છે વાસ્તવિક પણ 15000 છે ત્યાં વિવિધતા છે જવાબ હા છે કારણ કે આપણે એક એવી સિસ્ટમનું પાલન કરીએ છીએ જ્યાં ઓવરહેડ્સ એકમ દીઠ ના ધોરણે શોષાય છે તેથી જો તમે બજેટની ગણતરી જોશો તો તે એકમ દીઠ 1 5 ઉપર નિશ્ચિત ઓવરહેડ્સ આપે છે કારણ કે એકમોની સંખ્યા 11000 જેટલા ઓવરહેડ્સ પર પહોંચી ગઈ છે જે ઓવરહેડ્સ શોષી લેશે જે ચાર્જ કરવામાં આવે છે તે પણ 1 5 પર 11000 વધશે તેથી ત્યાં કેટલાક ફેરફારો છે મોટા ભાગે કહીએ તો ફિક્સ ઓવરહેડ્સ હેઠળ 3 વિવિધતા છે જે એક આપણે કરી રહ્યા છીએ તે એક નિશ્ચિત ઓવરહેડ કિંમત વેરિઅન્સ છે જે એક કુલ વિવિધતા છે તે 2 ભાગોમાં નિયત ઓવરહેડ ખર્ચના વેરિઅન્સ અને નિશ્ચિત ઓવરહેડ વોલ્યુમ વેરિઅન્સ માં વિભાજિત થાય છે તો ચાલો આને જોવાનો પ્રયાસ કરીએ મેં તમને ઉકેલમાં અહીં સૂત્રો આપ્યા છે કૃપા કરીને તેને ફરી એકવાર વાંચો તેથી ફિક્સ્ડ ઓવરહેડ્સ વેરિઅન્સ કે જેનો કુલ વેરિઅન્સ વાસ્તવિક ઓવરહેડ્સ વિરુદ્ધ પ્રમાણભૂત ઓવરહેડ્સની ગણતરી પર આધારિત છે હવે પ્રમાણભૂત ઓવરહેડ્સ વાસ્તવિક આઉટપુટ પર આધારિત છે મને આશા છે કે તમને યાદ હશે કે આપણે સામગ્રીમાં તે કર્યું હતું તેથી વાસ્તવિક આઉટપુટ પ્રમાણભૂત નિશ્ચિત ઓવરહેડ રેટ માનક ઓવરહેડસમયગાળા માટે જ્યારે આપણે તેની વાસ્તવિક ઓવરહેડ સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે નિશ્ચિત ઓવરહેડ વેરિઅન્સ મેળવીએ છીએ આ એક કુલ વિવિધતા છે પછી તે બજેટ વેરિઅન્સ ને ખર્ચના વિવિધતામાં તોડી નાખવામાં આવે છે જે વાસ્તવિક ઓવરહેડ અને વોલ્યુમ વેરિઅન્સ સાથે બજેટ ઓવરહેડની તુલના છે જે વાસ્તવિક સાથેની તુલના છે બજેટ તમે મને મેળવશો તેથી મોટે ભાગે તે વાસ્તવિક અને ધોરણ વચ્ચેનો તફાવત છે કે આપણે એક વધુ પાસું દાખલ કર્યું છે જે બજેટ છે હવે જ્યારે તમે વાસ્તવિક અને બજેટની તુલના કરો ત્યારે તમને ખર્ચનું વેરિઅન્સ મળે છે જ્યારે તમે પ્રમાણભૂત અને બજેટની તુલના કરો ત્યારે તમને વોલ્યુમ વેરિઅન્સ મળે છે બરાબર હવે ચાલો આપણે પ્રથમ કુલ બદલાવ સાથે પ્રારંભ કરીએ આપણે તેને મૌખિક રીતે કરી દીધું છે કે આપણે 11000 યુનિટનું ઉત્પાદન કર્યું હોવાથી 11000 ગુણ્યા 1 5 ની વાસ્તવિક આઉટપુટ આ શોષિત ઓવરહેડ્સ બાદબાકી 15000 બને છે તેથી જ્યારે આપણે 11000 ગુણ્યા 1 5 ઓછા 15000 ની ચર્ચા કરી રહ્યાં હતાં તે 1500 ની અનુકૂળતા આપે છે જો તમે કાળજીપૂર્વક અવલોકન કરો છો તો તમે સમજી શકશો કે ઓવરહેડનો અનુકૂળ ભાગ ખર્ચને કારણે નથી તે ફક્ત વોલ્યુમને કારણે છે કારણ કે બજેટ આઉટપુટ 10000 હતું પરંતુ વાસ્તવિક આઉટપુટ 11000 થઈ ગયું છે તેથી અમે 1 5 પર 1000 વધારાના એકમોનું ઉત્પાદન કર્યું છે અમે તે એકમો માટે 1500 વધારાના ચાર્જ કરી શકીએ છીએ પરંતુ વાસ્તવિક ખર્ચ 15000 પર યથાવત્ છે તેથી કુલ નિર્ધારિત ઓવરહેડ વેરિએન્સ મુજબ તે 15000 1500 અનુકૂળ છે હવે જો તમે ખર્ચમાં ફેરફાર કરો છો તો તે બજેટ માઇનસ વાસ્તવિક વચ્ચેનો તફાવત છે હું આશા રાખું છું કે તમે તેને હલ કરવામાં સક્ષમ છો તેથી બજેટ 15000 હતું ખરેખર 15000 પણ છે તેથી કોઈ તફાવત નથી ખર્ચની બાબતમાં બજેટ અને વાસ્તવિક બરાબર મેળ ખાતા હોવાથી ખર્ચનો કોઈ વેરિઅન્સ નથી અને હવે વોલ્યુમના વેરિઅન્સ ની ગણતરી કરો તેથી પ્રમાણભૂત ફિક્સ ઓવરહેડ રેટ તે વાસ્તવિક આઉટપુટ અને બજેટ આઉટપુટની તુલના છે તેથી 1 5 એ રેટ છે અને અમે 1000 યુનિટ વધુ ઉત્પન્ન કર્યા છે તમને 1500 વિવિધતા તરીકે અનુકૂળ મળે છે શું તમે મને મેળવો છો તેથી આ 1500 અનુકૂળ વત્તા 0 મને 1500 આપે છે ખરેખર ઓવરહેડ વેરિઅન્સ તે 2 કારણોસર તૂટી જાય છે તે એક ખર્ચ સંબંધિત કારણ છે જે કંપનીએ બજેટ કરતાં વધુ કે ઓછા ખર્ચ કર્યા છે તેથી જ તે બજેટ ઓવરહેડ માઇનસ વાસ્તવિક ઓવરહેડ વચ્ચેનો તફાવત છે વધુ સ્પષ્ટ થવા માટે હું તમને એક વધુ સૂત્ર આપીશ મૂળભૂત રીતે વોલ્યુમ વેરિઅન્સ એ પ્રમાણભૂત ઓવરહેડની સરખામણી બજેટ ઓવરહેડ મેળવવાની સાથે છે હું ફક્ત તે લખીશ કદાચ તમે તેને નોંધ પણ કરી શકો છો હું તમને વૈકલ્પિક સૂત્ર પણ આપીશ કૃપા કરીને આ વૈકલ્પિક સૂત્ર પણ નોંધો આપણે મૂળભૂત રીતે ઓવરહેડને વાસ્તવિક ઓવરહેડ સાથે સરખાવીએ છીએ વચ્ચે બજેટ પણ દાખલ કરાયું છે તેથી જો તમે બજેટની વાસ્તવિક સાથે સરખામણી કરો તો તેને ખર્ચનો વેરિઅન્સ કહેવામાં આવે છે જો તમે બજેટ સાથે ધોરણની તુલના કરો તો તેને વોલ્યુમ વેરિઅન્સ કહેવામાં આવે છે જે મુખ્યત્વે એકમો સંબંધિત કારણોસર અથવા બહારના સંબંધિત કારણોસર છે અને એકંદરે ધોરણસર બાદબાકી વાસ્તવિક છે મને લાગે છે કે તે વ્યાજબી રીતે સ્પષ્ટ છે હવે ચાલો બીજા કેસ પર જઈએ જે મહાદેવ લિમિટેડનો કેસ છે આ થોડું વધારે વિગતવાર છે તેથી તેને કાળજીપૂર્વક વાંચો તે ખૂબ જ નાનું છે તેઓએ આપણને કામના દિવસો આપ્યા છે બંને બજેટ અને વાસ્તવિક બંને ઉપલબ્ધ છે તે 20 વિરુદ્ધ 22 છે બજેટ મુજબ માણસ દીઠ કલાક દીઠ આઉટપુટ આપણી વાસ્તવિક અનુસાર 0 9 છે ઓવરહેડ ખર્ચ 160 બજેટ કરાયેલ છે વાસ્તવિક 168 છે માણસ કલાકો પ્રતિ દિવસ 8000 નું બજેટ હતું વાસ્તવિક અથવા વધુ 8400 ઓવરહેડ વેરિએન્સીસગણતરી કરો હવે તેને કાળજીપૂર્વક જુઓ પહેલા આપણે શું ગણતરી કરીશું તે શું તફાવત ના વેરિઅન્સ છે હું સ્પષ્ટતા માટે માત્ર છેલ્લી સમસ્યા પર જઈશ અમે કુલ વેરિઅન્સ ની ગણતરી કરવા જઈ રહ્યા છીએ જે ઓવરહેડ પર નિર્ધારિત છે જે ખર્ચ અને વોલ્યુમમાં વિભાજિત થાય છે વધુ વોલ્યુમ વધુ કારણોમાં વહેંચી શકાય છે વોલ્યુમનો અર્થ એ થાય છે કે વાસ્તવિક આઉટપુટ અને બજેટ આઉટપુટ અલગ જ યોગ્ય છે હવે આ તફાવતનાં કારણો શું છે છેલ્લા કિસ્સામાં બ્રહ્મા લિમિટેડ છે તે વિશે કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નહોતી પરંતુ અહીં મહાદેવ લિમિટેડ હોવાના કિસ્સામાં કેટલીક વધુ માહિતી ઉપલબ્ધ છે તેથી વોલ્યુમનું વેરિઅન્સ 3 ભાગોમાં વિભાજીત થઈ શકે છે જો તમે આને કાળજીપૂર્વક અવલોકન કરો છો તો તમને ખ્યાલ આવશે કે પ્રથમ ભાગ કે જે કેલેન્ડર વેરિએન્સ તરીકે ઓળખાતા પ્લાન કરતાં વધુ દિવસો સુધી કામ કર્યું છે તે વિશે છે જુઓ કે દરરોજ કામ કરેલા કલાકોની સંખ્યામાં પણ એક તફાવત છે જે ક્ષમતાના વેરિઅન્સ તરીકે ઓળખાય છે તેનો અર્થ એ કે તેઓએ વધુ ક્ષમતાનો ઉપયોગ કર્યો છે અને યોજના પ્રમાણે અને વાસ્તવિક મુજબ કલાક દીઠ આઉટપુટ વચ્ચે પણ તફાવત છે તે કાર્યક્ષમતાને કારણે છે તેથી ખર્ચ અને વોલ્યુમમાં વિભાજિત ઓવરહેડ વેરિઅન્સ બદલામાં વોલ્યુમ કલેન્ડર ક્ષમતા અને કાર્યક્ષમતામાં વહેંચાયેલું છે શું તમે મને મેળવો છો કલેન્ડર વેરિઅન્સ તરફ દોરી જાય છે તે દિવસની સંખ્યામાં એક તફાવત છે જેની ક્ષમતામાં વેરિઅન્સ આવે છે તે દિવસ દીઠ કામ કરેલા કલાકોની સંખ્યા છે અને જે કાર્યક્ષમતામાં વેરિઅન્સ તરફ દોરી જાય છે તે તે કલાકની અંદર ઉત્પાદિત એકમોની સંખ્યા છે કારણ કે તે કાર્યક્ષમતાનો ભાગ છે હવે અહીં ઘણાં પરિબળો હોવાને કારણે આપણે થોડુંક અલગ પ્રકારનું ટેબલ બનાવ્યું છે જે તમારા માટે થોડું સરળ બનાવી શકે છે તેથી ફક્ત આ શરતોને સમજવાનો પ્રયાસ કરો પહેલા જુઓ કે એકંદરે બજેટ માફ કરશો એકંદર પ્રમાણભૂત આપેલ આઉટપુટ માટે સ્ટાન્ડર્ડ કોસ્ટની માનક કિંમત તરીકે ઓળખાય છે ટૂંકા સ્વરૂપ એસઆરએસએચ છે એસઆરએસએચ એટલે જે પ્રમાણભૂત દર છે તેથી એસઆર અને એસએચ પ્રમાણભૂત ઓવરહેડ્સ છે બીજા છેડે વાસ્તવિક ફિક્સ્ડ ઓવરહેડ્સ છે જે તેને એઆરએએચ તરીકે આપવામાં આવે છે એઆરએએચએ વાસ્તવિક દર અને વાસ્તવિક ઓવરહેડ્સબરાબર 3 વચ્ચેના પરિબળો શામેલ કરવામાં આવે છે તે એક વાસ્તવિક ઓવરહેડ્સની સ્ટાન્ડર્ડ કોસ્ટ છે તેથી વાસ્તવિક આઉટપુટ લેવામાં આવે છે પરંતુ માનક દર જેવો વસૂલ કરે છે તેને એસઆરએએચ કહેવામાં આવે છે પછી સુધારેલ બજેટ બજેટએડ સ્થિર ઓવરહેડ્સ તેથી એસઆરઆરબીએચ તેનો અર્થ એ કે પ્રમાણભૂત દરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેના પર લાગુ બજેટ કલાકોના સુધારણા લાગુ થાય છે અને ત્રીજું બજેટ ફિક્સ્ડ ઓવરહેડ્સ છે જે એસઆરબીએચ છે કારણ કે બજેટ પ્રમાણભૂત દરે ગણવામાં આવે છે તેથી એસ માટેનો અર્થ પ્રમાણભૂત દર છે પરંતુ અંદાજપત્રના કલાકો શું તમે મને સમજી રહ્યા છો આ બીએચ એ અંદાજપત્રના કલાકો માટેનો અર્થ છે વાસ્તવિક સમયનો અર્થ વાસ્તવિક કલાકો કારણ કે ઓવરહેડ ગણતરી આવશ્યકપણે કલાક આધારિત છે તે તમે કામ કરેલા કલાકોની સંખ્યા પર આધારિત છે તેથી દર એવા કલાકો પર છે કે તમે અવલોકન કરશો કે પ્રથમ 4 કોલમ બધા એસઆર પર છે તેનો અર્થ એ કે કલાક દીઠ પ્રમાણભૂત દર વસૂલવામાં આવશે જ્યાં છેલ્લી કોલમ એઆર છે તેથી વાસ્તવિક દર લેવામાં આવશે તે સમજાય ગયું હવે તમને વધુ કહેવાને બદલે ચાલો જોઈએ કે શું કાર્યકારી નોંધો તૈયાર કરી શકાય છે કારણ કે તે અમને અંતિમ સમાધાન તરફ લઈ જશે હવે પ્રથમ એસઆરની ગણતરી કરવામાં આવે છે કે એસઆર શું છે એસઆર એક પ્રમાણભૂત દર છે હવે જો તમે આપેલી માહિતી પર નજર કરો તો અમને નિયત ઓવરહેડ કિંમત જે 160 છે તે તમે જાણો છો અને તમે જાણો છો કે કાર્યકારી દિવસોની સંખ્યા 20 છે દિવસ દીઠ મેન કલાકો છે 8 તેથી જો તમે 20 ને 8 માં ગુણાકાર કરો તો તમને 160 મળે છે અને 1 કલાકમાં 1 યુનિટ ઉત્પન્ન થાય છે જરૂરી કલાકોની સંખ્યા પણ 160 છે તેથી 160 પર 160 તેનો અર્થ એ કે કલાક દીઠ રૂપિયા 1 એ એક પ્રમાણભૂત દર છે જે તમે ફક્ત એક વાર ફરી ગણતરી જોઈ શકો છો જુઓ ધોરણ દર દર અંદાજપત્રના આધારે નક્કી કરેલ ઓવરહેડ્સ બજેટ થાય છે તમને આશ્ચર્ય થશે કે તેને શા માટે માનક કહેવામાં આવે છે ધ્યાનમાં રાખો કે પ્રમાણભૂત દર અને બજેટ દર છે સમાન હકીકતમાં બજેટ પ્રમાણભૂત દરને આધારે તૈયાર કરવામાં આવે છે શું તમને યાદ છે કે બજેટ્સની ચર્ચા કરતી વખતે અમે જોયું છે કે બજેટ પ્રમાણભૂત દરો પર આધારિત છે તેથી જ જ્યારે અમે બજેટની ગણતરી કરીએ છીએ ત્યારે તે દર દરથી શરૂ થાય છે તે દર આપણે જાણતા નથી અહીં જે થઈ રહ્યું છે તે છે આપણે જાણીએ છીએ કે બજેટ ઓવરહેડ્સ જે 160 છે અને બજેટ કલાકોની ગણતરી કરવામાં આવી છે જે 160 છે જો તમને મૂંઝવણ થઈ રહી છે તો હું તમને ફરી એક વાર બતાવીશ કે આ 20 ને 8000 20 દ્વારા 8000 માં ગુણાકાર કરવાનો પ્રયાસ કરીશું તમને 160 મળશે તે બજેટવાળા માણસને મળતા કલાકો છે તેથી 160000 પર 160 160000 પર તેથી કલાક દીઠ 1 રૂપિયા એક પ્રમાણભૂત દર છે હવે આરબીએચ છે જે સુધારેલ બજેટ અવર્સ છે હવે આ સુધારણા કાર્યક્ષમતાના સંદર્ભમાં નથી કારણ કે આ સુધારણા દિવસોની સંખ્યાના કારણે છે તમને ખ્યાલ આવશે કે આ 160 હું તમને ફરીથી અહીં લઈ જઈશ 20 થી 80000 પર આધારિત હતું તેથી 1 દિવસમાં આપણે 8000 કલાક આવા 20 દિવસ કામ કરીએ છીએ હવે ખરેખર આપણી પાસે 22 દિવસ કામ છે તે બજેટને સુધારવાની જરૂર છે તેથી સુધારેલા બજેટ કલાકો 22 પર 20 થી 160000 છે તેનો અર્થ છે સુધારેલ બજેટ કલાકો માની લો કે બાકીનું બધું જ બદલાયું છે કારણ કે આપણે 20 દિવસને બદલે 22 દિવસ માટે કામ કર્યું છે આપણે તે 176000 કલાક કામ કર્યું હોવું જોઈએ જે કંઈ નથી પરંતુ સુધારેલા બજેટ કલાકો છે હવે પછીની ગણતરી એએચ છે વાસ્તવિક કલાકો માટેનો અર્થ છે હવે તે આપવામાં આવ્યું છે કે આપણે 22 દિવસ સુધી કામ કર્યું છે અને રોજિંદા એટલું જ નહીં રોજ આપણે પણ વધુ કામ કર્યું છે જે 8400 છે તેથી 22 માં 8400 184800 વાસ્તવિક કલાકો છે હવે વાસ્તવિક કલાકોમાં તમે કેટલા એકમો તૈયાર કર્યા છે ધારા ધોરણો અનુસાર દર 1 છે મતલબ કે મેન કલાક માટે આઉટપુટ જો તમે મેન કલાક માટે કામ કરો તો તમે બજેટ પ્રમાણે 1 યુનિટ બનાવો છો પરંતુ વાસ્તવિક પ્રમાણે તે માત્ર 0 આનો અર્થ એ કે એક કલાક કામ કરીને આપણા કામદારોએ માત્ર 0 9 એકમોનું ઉત્પાદન કર્યું છે તેથી જ એક્યુ એક્યુ આઉટપુટની વાસ્તવિક માત્રા છે 184 થી 0 9 તેનો અર્થ છે 166320 અને એક વધુ ગણતરી એસએચ છે એસએચ હવે ધોરણના કલાકો માટે વપરાય છે બજેટ મુજબ અથવા ધોરણો દર 1 મુજબ છે એનો અર્થ એ કે 1 કલાક એ 1 એકમ છે તેથી જ વાસ્તવિક ઉત્પાદનના આધારે કે 166320 એ મોટાભાગના ઉત્પાદન માટેના પ્રમાણભૂત કલાકો 166320 હોવા જોઈએ તમે મેળવી રહ્યાં છો ખરેખર આપણે 184800 કામ કર્યું છે કે કેમ તે કામ કરે છે અથવા જ્યારે આપણે જાણતા નથી પરંતુ તેઓએ તેને કલાકોની દ્રષ્ટિએ મૂક્યો છે પરંતુ આઉટપુટની દ્રષ્ટિએ તે ફક્ત 166320 એકમો છે તેથી ધોરણ કલાક છે 166320 મળી રહ્યો છે હવે અમે આ 5 આંકડાની ગણતરી કરવાનો પ્રયાસ કરીશું જુઓ આપણે હજી પણ ઓવરહેડ્સની ગણતરી કરવાના બાકી છીએ પરંતુ આ 5 આંકડાની કાળજીપૂર્વક ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એકવાર તમે એવું કરો કે મને લાગે છે કે બાકીનું કામ તમારી પાસે ખૂબ સરળ છે માત્ર તફાવત શોધવા માટે વિભાજીત કરવા માટે અને તમને વિવિધતા મળશે તેથી ચાલો આપણે પ્રથમ વાસ્તવિક સાથે પ્રારંભ કરીએ કારણ કે હકીકતમાં અહીં મેળવવું ખૂબ જ સરળ છે વાસ્તવિક કિંમત પહેલેથી જ આપવામાં આવી છે તેથી એઆરએએચ જે વાસ્તવિક છે તે 168 છે અમે તેને સીધું જ એઆરએચ મળ્યું તે રીતે લખ્યું છે આગળ એસઆરબીએચ છે જમણેથી ડાબે જવું વધુ સારું છે કારણ કે ગણતરી કરવી સહેલું છે એસઆરબીએચ પણ આપવામાં આવ્યું છે જે આ આંકડો છે જેને આપણે એસઆરબીએચ કહીએ છીએ કારણ કે બજેટ કલાકો માટેનો ધોરણ દર બજેટ કલાક 160 નો દર છે તેથી એસઆરબીએચ કે બજેટ થયેલ ફિક્સ્ડ ઓવરહેડ્સ 160 છે હવે એસઆરઆરબીએચ છે કે જે દરના ધોરણે બજેટ કલાકોમાં સુધારેલ છે હવે આરબીએચ જુઓ કે જે બજેટ કલાકોમાં સુધારો થાય છે તે 176 છે ધોરણનો દર 1 છે તેથી એસઆરઆરબીએચ 1 ને 176 માં કેટલું છે તે બરાબર 176000 છે તેથી મને આશા છે કે તમે હજી સુધી સ્પષ્ટ છો હવે એસઆરએએચ પર જાઓ વાસ્તવિક કલાકો લેતા પરંતુ પ્રમાણભૂત દરે હવે વાસ્તવિક કલાકો છે 184 નો ધોરણ દર 1 તેથી 1 માં 184 તેથી એસઆરએએચ 184800 છે હવે છેલ્લું એક એસઆરએસએચ છે તેથી પ્રમાણભૂત કલાકો પસંદ કરો જે 166320 છે અમારો ધોરણ દર 1 છે એસઆરએસએચ 166320 છે તે તમને મળી રહ્યો છે હવે એકવાર આ 5 ગણતરીઓ થઈ જાય પછી તમે તે માત્ર કરી જ નહીં તે તમે સમજી પણ ગયા હશે ઓવરહેડ્સની ગણતરી કરવી ખૂબ જ સરળ છે હવે ચાલો દરેક તફાવતની ગણતરી કરવા જઈએ હું પાંચમા ક્રમથી પ્રારંભ કરું છું કારણ કે તે કુલ વેરિઅન્સ છે તે નિશ્ચિત ઓવરહેડ બજેટ વેરિઅન્સ તરીકે ઓળખાય છે અથવા કેટલીકવાર તેને ફિક્સ ઓવરહેડ ખર્ચ વેરિઅન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ અને આ પ્રમાણભૂત દર અથવા માનક કલાકો વચ્ચેનો તફાવત છે અને તે વાસ્તવિક ઓવરહેડ્સની તુલનામાં પ્રમાણભૂત ઓવરહેડ્સ છે તેથી એસ એઆરએએચ માં હું બધું ખોલવાનો પ્રયત્ન કરીશ જેથી તે તમારા માટે વધુ સ્પષ્ટ હોય હવે આગળ વોલ્યુમ વચ્ચેની તુલના છે તેથી આપણે પ્રથમ 160 અને 168 ની તુલના કરી છે જે આપણને 8000 પ્રતિકૂળ તફાવત આપે છે જે ફિક્સ ઓવરહેડ ખર્ચના વેરિઅન્સ તરીકે ઓળખાય છે હવે નિયત ઓવરહેડ વોલ્યુમ વેરિઅન્સ તમે જાણો છો કે વોલ્યુમ એકમોમાં ફેરફારને કારણે છે તેથી અમે એસઆરએસએચ સાથે એસઆરએસએચ સરખામણી કરી રહ્યા છીએ તેને એસઆરએસએચ અને એસઆરબીએચ મળી પ્રથમ આપણે આ અને આની તુલના કરીએ તેથી આપણે વોલ્યુમ બાજુ ધ્યાનમાં લીધી નથી અમે ફક્ત તે જોઈ રહ્યા છીએ કે બજેટ શું હતું અને શું હતું શું જે આપણને આ 8000 આપે છે મેં આ સાથે શરૂઆત કરી કારણ કે ગણતરી કરવી સરળ છે ત્યારબાદ અમે સંખ્યાબંધ એકમોમાં ગયા તેથી તે એસઆરબીએચ સાથે એસઆરએસએચની તુલના છે તેથી તે 160000 ની સામે 166320 છે હવે તમે જોશો કે અમે વધુ એકમો બનાવ્યા છે તેથી અમને સકારાત્મક વેરિઅન્સ મળશે 6320 અનુકૂળ છે હવે આ 6320 ટર્મમાં 3 ભાગમાં વહેંચાયેલું છે હવે તેના માટે 3 કારણો છે એક કેલેન્ડર ભાગ કtલેન્ડર એટલે કામના વધુ એકમોને કારણે જે બન્યું તે વધુ દિવસો છે તેથી કલેન્ડર વેરિઅન્સ એ એસઆરબીએચ સાથે એસઆરઆરબીએચ છે તેથી તમે જોઈ શકો છો કે આની તુલના 160 વિરુદ્ધ આ 2 176 શોષી લેવામાં આવી છે તેથી તમને 16000 અનુકૂળ મળે છે એક વધુ કારણ ક્ષમતા છે એનો અર્થ એ છે કે દર કલાકે આપણે કેટલું કામ કર્યું છે તે આપણે જાણીએ છીએ કે કલાક દીઠ 8000 ની જગ્યાએ આપણે 84૦૦ માટે કામ કર્યું છે જે આ બે આંકડા વચ્ચેનો તફાવત છે એસઆરએએચ જે ધોરણોના કલાકો માટેના પ્રમાણભૂત દર માટેના વાસ્તવિક કલાકો સાથે પ્રમાણભૂત દર માટેના સુધારેલ બજેટના કલાક છે તેથી તફાવતો 8800 અનુકૂળ એ તેને એસઆરએએચ સાથે એસઆરઆરબીએચ મળ્યાં અને છેલ્લો એક કાર્યક્ષમતાનો ભાગ છે તેનો અર્થ એ છે કે આપણે કેટલા એકમ બનાવ્યાં છે તે કલાકોમાં જ અમે કામ કર્યું છે તેથી તે એસઆરએસએચ સાથે એસઆરએએચ વચ્ચેનો તફાવત છે તમે જોશો કે 18480 માં ઘણું પ્રતિકૂળ છે હવે જો તમે કાર્યક્ષમતાની તુલના કરો જો તમે કાર્યક્ષમતા ઉપરાંત ક્ષમતા ઉપરાંત કલેન્ડર ઉમેરો છો તો આ 2 નું કુલ પ્રમાણ તમે મેળવશો કારણ કે અમે 3 કારણો ક્ષમતા સંબંધિત કારણો કલેન્ડર સંબંધિત કારણો અને કાર્યક્ષમતા સંબંધિત કારણોસર વોલ્યુમ તોડી રહ્યા છીએ બધા મળીને આપણે 6320 અનુકૂળ હકારાત્મક પ્રદર્શનમાં મૂક્યું છે પરંતુ ખર્ચ તરફ તે થોડો નકારાત્મક પ્રભાવ છે કારણ કે આપણે 8000 વધુ ખર્ચ કર્યા છે હવે બધા એક સાથે તે છે કે જો તમે એઆરએસએચ સાથે એસઆરએસએચની સરખામણી કરો છો અથવા બીજા શબ્દ ધોરણમાં બજેટ સાથે છો પછી તમને કુલ સ્થિર ઓવરહેડ વેરિઅન્સ પ્રાપ્ત થશે તેનો અર્થ છે 168000 સાથે 1636 166320 તેથી તમને 1680 પ્રતિકૂળ મળશે તેથી આ કુલ વોલ્યુમ વત્તા ખર્ચ છે મને આશા છે કે તમને મળ્યું છે કે અમે થોડો ઝડપથી આગળ વધ્યા છે પરંતુ કૃપા કરીને આવા વધુ કેસો હલ કરવાનો પ્રયાસ કરો અને પછી તે તમારા માટે વધુ સ્પષ્ટ થઈ જશે આની સાથે અમે પણ અમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી રહ્યા છીએ 10 કલાક હું આશા રાખું છું કે તમને તે ખૂબ જ ઉપયોગી લાગ્યું છે અમે ખર્ચની હિસાબથી શું થાય છે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ શું છે તેની ચર્ચા સાથે પ્રારંભ કરવામાં આવ્યું છે પછી અમે જોયું કે સીવીપી અને બીઇપી વિશ્લેષણ અથવા સીમાંત ખર્ચની ગણતરી માટે આપણે ગયા છીએ છે જે નિર્ણય લેવા માટે અત્યંત ઉપયોગી છે તે પછી અમે બજેટ નિયંત્રણ વિશે ચર્ચા કરી છે જે નિર્ણય લેવા માટે તેમજ નિયંત્રણ હેતુઓ માટે ઉપયોગી છે અને અંત તરફ અમે ધોરણસરની કિંમત અંગે ચર્ચા કરી છે જે કિંમત નિયંત્રણ હેતુ માટે પ્રાથમિક તકનીક છે એકંદરે ખર્ચ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ બંને નિર્ણય લેવા તેમજ નિયંત્રણ માટે ઉપયોગી થશે હું આશા રાખું છું કે તમે ચર્ચા મંચમાં ખૂબ જ સક્રિય બનશો તમારો પ્રશ્ન બીજા લોકોનાં પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરો મહેરબાની કરીને કોસ્ટ એકાઉન્ટિંગ વિશે થોડું પ્રમાણભૂત પાઠયપુસ્તક મેળવવાનો પ્રયાસ કરો અથવા અમે જે નોંધ કરીશું તે પણ તમે જોઈ શકો છો તેથી કે તમે વધુ પ્રેક્ટિસ કરી શકો છો અને ત્યાં એક કાલ્પનિક સ્પષ્ટતા હશે અને તે સ્પષ્ટતા તમે તમારા વાસ્તવિક જીવનના દૃશ્યોમાં પણ ઉપયોગ કરી શકશો કારણને કાપવા માટે અને વધુ ઉદ્દેશ્યપૂર્ણ અને ન્યાયી નિર્ણયો લેવા માટે આ વિદ્યાર્થીઓ માટે બંને ઉપયોગી બનશે તે સ્વ રોજગારીવાળા લોકો માટે પણ ઉપયોગી થશે જે કદાચ પોતાનું એન્ટરપ્રાઇઝ અથવા વ્યવસાય કરી શકે છે તેથી તે તમારા માટે આજીવન ઉપયોગી વિભાવનાત્મક શિક્ષણ હશે આ સાથે હું અહીં જ રોકાઈશ